નમસ્તે તમારું સ્વાગત છે આપણે આપણો ઊર્જા સંરક્ષણ અને વ્યય ઉષ્માની પુનપ્રાપ્તિનું વ્યાખ્યાન ચાલુ રાખીશું તો આપણે છેલ્લા વ્યાખ્યાનમાં ઊર્જા સંગ્રહ પ્રણાલી પરની આપણી ચર્ચા પૂરી કરી હતી એ બધા વ્યાખ્યાનમાં આપણે બધી જુદી જુદી ઊર્જા વિશે શીખ્યા ઊર્જા સંગ્રહ તકનીક વિશે શીખ્યા એમાંની કેટલીક યાંત્રિક સંગ્રહ હતી આપણે સુપર કંડકટીંગ ચુંબકીય ઊર્જા સંગ્રહ વિશે વાત કરી અને વીજ રાસાયણિક ઇલેક્ટ્રોકેમિકલ સંગ્રહ થર્મો કેમિકલ સંગ્રહ અને રાસાયણિક સંગ્રહ વિશે વાત કરી આ બધા થર્મલ ઊર્જા સંગ્રહ હતા તો આજે હું આ વ્યાખ્યાનમાં શું કરીશ આપણે થોડો સમય થોડી સમસ્યાઓ ઉકેલવામાં પસાર કરીશું કે જેના વિશે આપણે શીખ્યા છીએ અને આ પ્રક્રિયાની અંદર આપણે શીખેલી વાતોને ઉપયોગમાં લઈશું અને જોઈશું કે પ્રાયોગિક સ્થિતિમાં જો આપણી પાસે ઊર્જા સંગ્રહ પ્રણાલી હોય તો કઈ રીતે આપણે પાવર ની ગણતરી કરીશું અને તેના પરથી આપણે ઊર્જા સંગ્રહ પ્રણાલીની કાર્યક્ષમતા શોધીશું તો મારી પાસે પહેલી સમસ્યા ઊર્જા સંગ્રહ કમ્પ્રેસ્ડ હવા માંથી છે તો એ શું કહે છે એક કમ્પ્રેસ્ડ હવા ઊર્જા સંગ્રહ વ્યવસ્થા જુઓ અને આપણે હવાનો પ્રવાહ દર ગણવાનો છે આપણને કમ્પ્રેસ્ડ હવાનું તાપમાન અને સંગ્રહનું કદ અને બીજી ઘણી બધી માહિતી આપેલી છે ઉદાહરણ તરીકે પીકીંગ યુનીટ 1500 MWH આપેલું છે અને તે 7 5 કલાક સુધી પ્રભારણ થાય છે અને પછી દાબક યંત્રના પ્રવેશ દ્વારની સ્થિતિ આપેલી છે કે જેમાં દબાણ અને તાપમાન અને દાબક યંત્રના નિકાસ દ્વાર પરનું દબાણ પણ આપેલું છે પીકીંગ ટર્બાઈન ની કાર્યક્ષમતા અને દાબક યંત્રની કાર્યક્ષમતા આપેલી છે અને તે ખૂબ વધારે નથી તે આપણે જોઈ શકીએ છીએ અને બીજા થોડા ગુણધર્મ પણ આપેલા છે તો જો આપણને આ દાખલો આપેલો હોય તો આપણે કઈ રીતે ઉકેલીશુ ચાલો યાદ રાખીએ અને લખીએ છીએ કે આપણને કઈ કઈ માહિતી આપેલી છે તો દાખલો એ કમ્પ્રેસ્ડ હવાના રૂપમાં ઊર્જા સંગ્રહ પરનો છે દાબક યંત્રના પ્રવેશ દ્વાર 20oC છે અને 1 bar છે તો વાતાવરણનું દાબક યંત્રના નિકાસ દ્વારનું તાપમાન આપણને ખબર નથી પણ દબાણ 100 bar છે તો આ તાપમાન છે અને દબાણ છે ટર્બાઈન પાસે જે ઊર્જા પહોંચવી જોઈએ તે 1500 MWH છે બરાબર ને અને પછી થોડી માહિતી આપેલી છે જેમ કે દાબક યંત્રની કાર્યક્ષમતા 70 છે અને ટર્બાઈન ની કાર્યક્ષમતા 60 છે પ્રભારણ સમય પણ આપેલો છે કે જેટલા સમય દરમ્યાન સંગ્રહ થાય છે અને તે 7 5 કલાક છે તો આ સ્થિતિઓ છે હવે આપણે શું કરવું જોઈએ આપણે દાખલાને ઉકેલીએ તો ચાલો આપણે શું કરીશું ગણતરીના ઊંડાણમાં જવા કરતાં આપણે રીત પર ધ્યાન કેન્દ્રિત કરીશું કે કઈ રીતે યોજનાકીય રીતે દાખલાને ઉકેલી શકાય તો આ કમ્પ્રેસ્ડ હવા ઊર્જા સંગ્રહ છે અને અહીંયા એક દાબક યંત્ર આપેલું છે અને દાબક યંત્રમાં શું થાય છે તે યાદ કરીએ ચાલો કહીએ કે આ મારી આકૃતિ છે અને આ બ્રેયટોન સાયકલ માં દાબક યંત્રનું સ્ટેજ છે અથવા તો દબાણ ફટકા જેવું છે કે જ્યાં આ P1 પ્રવેશ છે અને P નિકાસ છે જો હું કમ્પ્રેસ્ડ હવા ઊર્જા સંગ્રહ દોરુ તો આ મારુ દાબક યંત્ર છે આ ભૂમિતલ છે આ સંગ્રાહક છે અને પછી આ ફરીથી ટર્બાઈન ની મહત્ત્વની સ્થિતિ છે અને અહીંયાથી હું વિદ્યુત ઊર્જા મેળવીશ અને મને અહીંયા નિકાલ મળશે અને અહીંયા કદાચ એક ઉષ્મા વિનિમયક હશે બરાબર ને તો મારી પાસે શું છે આ 2 પોઇન્ટ છે એક દાબક યંત્ર પ્રવેશ અને બીજો દાબક યંત્ર નીકાસ તો આ Pi અને P0 છે અહીંયા શું થાય છે તે જુઓ જો હું ચક્ર તરફ જોઉ તો આ મારા પોઇન્ટસ છે આ પોઈન્ટ 1 અને આને કહીએ પોઈન્ટ 2 તો આ 1 થી 2 અને જો તે આઈસેન્ટ્રોપિક હોય તો હું અહીંયા 2s પર આવીશ પણ દાબક યંત્ર આઈસેન્ટ્રોપિક નથી તેથી હું અહીંયા કંઈક 2 પર આવીશ અહીંયા આ દબાણ 1 bar છે અને આ દબાણ 100 bar છે બરાબર ને તો મારું પહેલું પગલું ચાલો મને પ્રયત્ન કરવા દો અહીંયા હું અડધું મુકીશ અને અડધું અહીંયા અને ગણતરી ચાલુ રાખીશ તો અહીંયા એક સંબંધનો ઉપયોગ કરીશ જો આ આઈસેન્ટ્રોપિક કમ્પ્રેશન હોય તો હું લખી શકીશ કે T2sT1 બરાબર P1P2γ 1γ P1 Pi 1 bar P2 P0 100 bar તો અહીંયા 273 20 યાદ છે આ નિરપેક્ષ તાપમાન છે અને 100 ના છેદમાં 1 અને હવા માટે γ બરાબર 1 4 છે અથવા તો આપેલી માહિતી પરથી આપણે ગણતરી પણ કરી શકીએ આપણી પાસે હવા માટે R ની કિંમત અને Cp કિંમત છે તો આપણે γ ની ગણતરી કરી શકીએ પણ આપણને ખબર છે કે હવા માટે γ ની કિંમત 1 તો આપણે લખીએ અહીંયા 1 અને તેથી તે આપણને T2s બરાબર 1092 2 K આપશે હવે આપણે શું કરીશું મારે દાબક યંત્રનું નિકાસ તાપમાન જોઈએ છે તો કાર્યક્ષમતાની વ્યાખ્યાનો ઉપયોગ કરો તો હું અહીંયા લખીશ T2s T1 T2 T1 બરાબર દાબક યંત્રની કાર્યક્ષમતા કે જે આપેલી છે 0 તો અહીંયા બધી માહિતીનો ઉપયોગ કરીને હું T2 બરાબર 1434 7 K મેળવીશ તો આ એક માહિતી છે બરાબર ને તો જો તમે સવાલ તરફ ફરીથી જોશો તો મેં હમણાં જે મેળવ્યું તે બીજો કમ્પ્રેસ્ડ હવા તાપમાનનો જવાબ છે અને આ મારી કમ્પ્રેસ્ડ હવાનું તાપમાન છે તો મને અહીંયા લખવા દો કે આ કમ્પ્રેસ્ડ હવાનું તાપમાન છે તેથી આ એક જવાબ છે હવે મારે બીજી બે વાતોની ગણતરી કરવી પડશે અને તેમાંનું એક છે પ્રવાહ દર અને બીજું છે સંગ્રહ કદ કે જેની આપણને જરૂર પડશે તો હું કઈ રીતે ગણતરી કરીશ મારી પાસે તાપમાનની કિંમત છે હું પછી ટર્બાઈન ના ઇનપુટ માટે શું કરીશ ટર્બાઈન નું ઉત્પાદન 1500 MWH છે મને ટર્બાઈન ની કાર્યક્ષમતા પણ ખબર છે અને તે 0 તેથી ટર્બાઈન નો ઇનપુટ પાવર બરાબર 1500 ના છેદમાં 0 6 MWH એટલે કે 2500 MWH આ મહત્વની માહિતી છે હવે આ 2500 MWH શું છે જો હું તેના તરફ જોઉં તો આ ઊર્જા અહિયાથી પહોચાડવામાં આવે છે તો જુઓ ધારીએ કે ત્યાં કોઈ પણ પ્રકારનો વ્યય નથી ઉષ્મા વિનિમયકમાં વ્યય નથી પાત્રમાં વ્યય નથી તો ઊર્જા જેટલી ઊર્જા પમ્પ્ડ કરવામાં આવે છે એના બરાબર થશે જો કે આ આપેલું નથી આ બધી ધારણા છે જે આપણે સમજી લઈએ તો તેથી હું અહીંયા લખી શકું કે દાબક યંત્ર હવાનું દબાણ વધારે છે અને ત્યાં ઊર્જાનો સંગ્રહ થાય છે તેથી અહીંયા 𝑚̇ air કે જે હવાના દળનો પ્રવાહ દર વખત Cp સાચા સમય T2 - T1 તો આ હવાનું દળ ma છે હવાના દળનો પ્રવાહ દર નથી તો આ બરાબર 2500 MWH કે જ્યાં 𝑚̇ a કમ્પ્રેસ્ડ હવા નું દળ છે સમજાયું તો ત્યાં મને MWH મળ્યું તમારે આ બદલવું જોઈએ તેથી 2500x106 અને કલાકો તમારે અહીંયા 3600 તરીકે મૂકવું પડશે Cp આપ્યું છે અને તે 1 05 કિલો જુલ પર કેજી કેલ્વિન છે તે કિંમત અહીંયા દાખલામાં આપી દીધી છે તો T2 and T1 આપણને ખબર છે એ આપણે ગણ્યા પણ છે અને T1 એ 20 ડિગ્રી છે તેથી 293 K અને આ આપણને 𝑚̇ a બરાબર 7 5x106 kg આપશે તો હવે આગળ આપણે શું કરીશું ધારો કે હવા 100 bar અને 20॰C તાપમાને સંગ્રહિત થાય છે તે આ ઉષ્મા વિનિમયક દ્વારા ઠંડું થાય છે અને આપણે ધારીએ છીએ કે તે તેના સાચા તાપમાન 20॰C પર ઠંડુ પડે છે એ કદાચ ઠંડુ ના પણ પડે એ આપણે ધારણા બનાવીએ છીએ કારણ કે દાખલો એમ કહે છે કે જરૂરી ધારણા બનાવો તેથી 100 bar અને 20॰C હું અહીંયા લખીશ સંગ્રહ કદ કે જે તમે જે ઉપયોગમાં લો તે pv બરાબર ma R T નો ઉપયોગ કરો m R T P અને આ કેસમાં P બરાબર P2 in ma R T તો હવે આપણી પાસે શું છે આપણી પાસે 7 5 x106 છે R કે જે 0 28475 kJkg આપેલું છે હવે આપણે શું કરીશું આપણે તેને જૂલમાં ફેરવીશું તાપમાન 284 5 નું ગુણાંકવાળું પાછું તાપમાન T1 કે જે 293 ભાગ્યા 100 bar 101 bar 105 અથવા 100 kPa અથવા 105 Pascals છે તો આ ઘન મીટરમાં હશે અને તે 62520 ના બરાબર થાય છે આ ગણતરીની તમને જુદી જુદી કિંમતો મળી શકે છે તેથી હું અહીંયા લખીશ કે સંગ્રહ કદ આ છે અને આ જવાબ છે છેલ્લો ભાગ ખૂબ જ સરળ છે કારણ કે તેઓએ તેમાં પૂછ્યું છે કે હવાનો પ્રવાહ દર ગણો તો દાબક યંત્રમાં હવાનો પ્રવાહ દર શું થશે કદના ભાગ્યા 7 5 કલાક કેમ કે પ્રભારણ સમય 7 5 કલાક આપેલો છે તો અહીંયા હું લખીશ 62519 કે જે કદ છે તેના છેદમાં 7 અને તે ઘન મીટર પ્રતિ કલાક આવશે તો આ રીતે આપણે દાખલાઓ ઉકેલીએ છીએ તો પહેલી ગણતરી આપણે પોઈન્ટ 2 પાસે તાપમાન શોધવા માટેની કરી કારણ કે તે કમ્પ્રેસ્ડ હવાનું તાપમાન છે પછી આપણે કદ કેટલું જોઈશે તે શોધ્યું તો તેના માટે આપણને આઉટપુટ પાવર આપેલો છે તો ટર્બાઈન ની કાર્યક્ષમતાનો ઉપયોગ કરીને આપણે ટર્બાઈન નો ઈનપુટ પાવર મેળવ્યો કે જે ઊર્જાના ઈનપુટ બરાબર થાય અને તે પાત્રમાં સંગ્રહાયેલી ઈનપુટ ઊર્જા બરાબર થાય જો આપણે કોઈ વ્યય ના ગણીએ તો તો જો આપણે ઈનપુટ ઊર્જા કે જે આપણે શોધી શક્યા તે m CP ∆Tના બરાબર થાય તો 𝑚̇ CP તો ત્યાથી આપણે શોધી શક્યા કે હવાનું દળ કેટલા પ્રમાણમાં સંગ્રહી શકાય છે તો હવાનું દળ હવે આપણે જાણીએ છીએ અને તેનું દબાણ 100 bar છે તે જ્યારે રીજનરેટિવ હીટ એક્સચેન્જરના કારણે ઠંડુ પડે છે ત્યારે તેનું તાપમાન 20 ડીગ્રી થાય છે કે જે ધારણા છે આપણે જોયું કે આદર્શ વાયુ નિયમનો ઉપયોગ કરીને આપણે સંગ્રહ કદ શોધી શકીએ છીએ અને એકવાર આપણને કદ ખબર પડે પછી આપણે જાણી શકીએ છીએ કે આ કદને દાબક યંત્ર દ્વારા ભરતા 7 5 કલાક લાગે છે 5 વડે ભાગવાથી જે કિંમત મળે છે તે સંગ્રાહકની અંદર હવાનો પ્રવાહ દર છે તો હું આશા રાખું છું કે આ દાખલાથી તમને બીજા ઘણા બધા દાખલા કઈ રીતે ઉકેલવા એના વિશે સમજણ આવી હશે તો આ કમ્પ્રેસ્ડ હવા ઊર્જા સંગ્રહ વ્યવસ્થા હતી અને અહીંયા થોડી આપેલ સ્થિતિઓ અને થોડી ધારણાઓ બનાવી અને આપણે થોડી કિંમત મેળવી શક્યા હવે તમને એક દાખલો મળશે આપણે એક દાખલો ઉકેલવાનો છે કે જ્યાં થોડી માહિતીઓ આપેલી હોય છે અને થોડી માહિતીઓ અજાણી હોય છે તો આ એક રીત છે કે જેનો આપણે ઉપયોગ કર્યો કે જે મહત્વનું છે બરાબર ચાલો આપણે બીજા દાખલા તરફ જઈએ અને આ દાખલો પમ્પ્ડ હાઈડ્રો પરનો છે તો આ પમ્પ્ડ હાઈડ્રો નો કિસ્સો આપેલો છે કે જેમાં પંપ હાઈડ્રો સંગ્રહ પ્રણાલી છે પાણીની ક્ષમતા અથવા તો પાણીનું કદ કે જે નીચેના સંગ્રાહકમાંથી ઉપરના સંગ્રાહકમાં પંપ કરવાનું છે એ આપેલું છે તમને યાદ છે કે અહીંયા નીચેનું સંગ્રાહક છે અને ઉપરની બાજુ એક બીજું સંગ્રાહક છે તો આ મારું નીચેનું સંગ્રાહક અને આ મારું ઉપરનું સંગ્રાહક આ મારો હાઈડ્રો નો દાખલો છે તમે કહો છો કે પાંચ કલાકના સમય સુધી વિદ્યુત ઊર્જા ઉત્પન્ન કરવી જોઈએ જ્યારે આપણે ખરેખરમાં ઊર્જાને મેળવીએ છીએ જ્યારે આપણે તેનો સંગ્રહ કરીએ છીએ આપણે તેને પાંચ કલાક સુધી ઉપયોગમાં લઈ શકીએ છીએ જો ઈફેક્ટિવ હેડ 500 m છે તો આ ઈફેક્ટિવ હેડ એ કુલ હેડ બરાબર હોય પણ અને ના પણ હોય ઈફેક્ટિવ હેડ એ કુલ હેડ કરતાં ઓછો હોય કારણ કે ત્યાં થોડા વ્યય હોય છે ઈફેક્ટિવ હેડ 500 m છે અને ઉત્પાદક કાર્યક્ષમતા 90 છે સરેરાશ પાવર ઉત્પાદન અને 5 કલાકમાં ઉત્પન્ન થતી કુલ વિદ્યુત ઊર્જાની ગણતરી કરો કે જે આ અહીંયા બતાવેલું છે તો ઈફેક્ટિવ હેડ 500 m છે ઉત્પાદક કાર્યક્ષમતા આપેલી છે સરેરાશ પાવર ઉત્પાદન અને 5 કલાકમાં ઉત્પન્ન થતી કુલ વિદ્યુત ઊર્જાની ગણતરી કરો તો ચાલો મને પહેલા આ કરવા દો અને પછી બીજા ભાગ સાથે સરખામણી કરીશું તો પહેલા આપણે ક્ષમતા જોઈશું આ પમ્પ્ડ હાઈડ્રો નો દાખલો છે તમને ક્ષમતા ખબર છે અને તે 7 x 106 m3 છે આ પાણીનું કદ છે કે જેને પંપ કરવાનું છે તો જ્યારે પાવર ઉત્પન્ન થાય છે ત્યારે ટર્બાઈન ની અંદર પ્રવાહ દર કેટલો હોય છે તો હું અહીંયા 7 x 106 કે જે કદની કિંમત છે કે જેને પાંચ કલાક સુધી આપવામાં આવે છે તેના છેદમાં 5 x 3600 કે જે 5 કલાકની સેકન્ડ છે તે લખીશ અને આપણે અહીંયા 389 m3s મેળવીશું તો આપણને શું પૂછવામાં આવ્યું છે સરેરાશ પાવર ઉત્પાદન તો એ શું થશે તો પાવર એટલે કદનો પ્રવાહ દર ગુણાકાર દબાણનો ઘટડો તો આપણે અહીંયા લખી શકીએ ρ g HT કે જે ટર્બાઈન નો અસરકારક હેડ ગુણ્યા પ્રવાહ દર અથવા તો મને લખવા દો પ્રવાહ દર કે જેને સામાન્ય રીતે V દ્વારા દર્શાવવામાં આવે છે જેને આપણે આ રીતે પણ લખી શકીએ VT V ટર્બાઈન અને પછી આ પ્રવાહ દર વખત ઉત્પાદન આ ટર્બાઈન ને આપેલથી ટર્બાઈન નું ઉત્પાદન હશે જે આપણે ટર્બાઈન ની કાર્યક્ષમતાથી ગુણીશુ જે આપેલ છેમાફ કરજો જનિત્રની કાર્યક્ષમતા હું લખીશ કે તેમાં ƞg જનિત્રની કાર્યક્ષમતા 90 સ્પષ્ટ આપવામાં આવી છે તો હવે બધી માહિતી આપણને ખબર છે જેમ કે ઘનતા 1000 જેટલી હું પહેલી વાર લખું છું હવે પછી લખીશ નહીં 9 81 વખત પમ્પિંગ હેડ કદનું 500 ગુણાક હતુ પ્રવાહ દર 389 વખત જનિત્રની કાર્યક્ષમતા 0 9 અને આનો જવાબ વોટ્સમાં માં આવશે અને તે 1 72 GW છે તો આ મારો પહેલો જવાબ છે અને કેટલી ઊર્જા ઉત્પન્ન થશે તે સરળ છે કારણ કે તે ઊર્જા કે જે ઉત્પન્ન થાય છે ગુણાકમાં ઉત્પન્ન થવાનો સમય કે જે 5 કલાક છે તો હું અહીંયા લખીશ 1 72 x 5 GW hr અને તે 8 6 GW hr થશે બરાબર ને આ રીતે આપણે એને ઉકેલી શકીએ છીએ હવે પછીનો દાખલો શું છે હવે પછીનો ભાગ કહે છે કે તે 6 5 કલાક સંગ્રાહકને ભરવા માટે લે છે એનો અર્થ એમ થાય છે કે પંપીંગ સમય દરમ્યાન ફિક્સનલ ડ્રેગ ના કારણે ઈફેક્ટિવ હેડ 530 m છે અને પંપના માટે ઊર્જા કાર્યક્ષમતા 90 છે કુલ વિદ્યુત ઊર્જા માટે ઇનપુટ પાવર ગણો એજ રીતે જેમ ટર્બાઈન માટે તેમ પંપ માટે કરવા માંગો છો અને પંપ સંગ્રહ પ્લાન્ટ ની કુલ ઊર્જા કાર્યક્ષમતા આમ આ પમ્પિંગ નો બીજો ભાગ છે અહીંયા હું થોડી ઝડપથી આગળ વધું છું હવે આપણને ખબર છે કે આપણે કઈ રીતે કરવાનું છે તો અસરકારક હેડ HP બરાબર 530 m છે અને પ્રવાહ દર શું છે તો આ 6 5 કલાક સુધીમાં થાય છે તો આપણે શું કરીશું કે આપણે ફરીથી જોઈશું એ જ કદનો પ્રવાહ દર 7 x 106 6 5 x 3600 અને તે 299 m3s છે તો આથી ઈનપુટ પાવર ρ g પમ્પિંગ હેડ વખત પ્રવાહ દર પંપ માટે આ એક આ સમય પંપિંગ પાવર થી ભાગ્યુ કારણ કે ઈનપુટ પાવર કે જે પંપને આપવામાં આવે છે તે હંમેશા પાણી કે જેને પંપ કરવામાં આવે છે તેની ઊર્જા કરતા વધારે હોય છે તો અહીંયા આપણી પાસે બધી જ કિંમત છે હું બધું લખતો નથી અને આનો જવાબ 1 75 GW આવશે તો બીજું પમ્પિંગ માટે જોઈતી વિદ્યુત ઊર્જા કે જે 6 5 GWH છે અને તે 11 2 GWH આવે છે જુઓ છેલ્લું જે છે તે પમ્પ્ડ હાઈડ્રો સંગ્રહ પ્લાન્ટ ની સંપૂર્ણ કાર્યક્ષમતા છે તો ખૂબ જ કાળજીપૂર્વક આ ઊર્જા ઉત્પાદનના છેદમાં વપરાયેલી ઊર્જા ફરીથી હું અહીંયા મોટા અક્ષરમાં લખીશ કે આ પાવર નથી સામાન્ય રીતે આપણે જ્યારે થર્મોડાયનેમિક ચક્રને ઉકેલતા હોઈએ ત્યારે આપણે પાવર આઉટપુટ અને પાવર ઇનપુટ નો ઉપયોગ કરીએ છીએ તો અહીંયા આપણે ઊર્જાનો ઉપયોગ કરીશું કારણ કે નિવેશ અને ઉત્પાદન એક સાથે થતા નથી ચક્રની દરમ્યાન તેઓ એક સાથે થાય છે તો સમય સરખો હોય છે બરાબર ને તો પ્રતિ એકમ સમયમાં માં જે અંદર જાય છે તે પ્રતિ એકમ સમયમાં બહાર આવે છે આપણને તેના વિશે ચિંતા નથી પાવર નો ગુણોત્તર આપણને કાર્યક્ષમતા આપે છે આ કિસ્સામાં આ ઊર્જાની વાત છે તો આપણે અહીંયા પાવર ની કિંમતનો ઉપયોગ કરીશું નહીં જો તમને યાદ હોય તો આપણે 1 75 ઇનપુટ પાવર મેળવ્યો હતો અને 1 72 આઉટપુટ પાવર મેળવ્યો હતો તો કાર્યક્ષમતા 100 નજીક છે પણ એ કિસ્સો નથી ખરું ને અહીં આપણે શું કરીશું આપણે અહીયા પાવર નો ઉપયોગ કરીશું કે જે 8 2 છે અને તે 77 ની નજીક છે તો હું માનું છું કે આ બે દાખલા છે કે જે આપણને સમજ આપશે કે ઊર્જા સંગ્રહ પ્લાન્ટ ના દાખલા કઈ રીતે ઉકેલી શકાય હું આશા રાખું છું કે આપણે આપણી ચર્ચા પૂરી કરીએ મને એક બીજું કામ કરવા દો મારી પાસે હજુ એક દાખલો છે અને હું તે તમારા માટે છોડું છું આ થર્મલ ઊર્જા સંગ્રહ માટે છે અને હું શું કરીશ હું વાત કરીશ 1000 MW પાવર પ્લાન્ટ માટે તે સંવેદનાત્મક ઊર્જા સંગ્રહ પ્રણાલીથી ડિઝાઇન કરેલો છે તો આપણે તેના વિશે વાત કરીએ તો આ દબાણયુક્ત પાણી સંગ્રહ વિશે છે કે જેમાં થર્મલ ઊર્જા સંગ્રહિત થાય છે અને 4000 MWH વિદ્યુત ઊર્જા રોજની ઉત્પન્ન કરે છે તો રોજનું ઉત્પાદન 4000 MWH છે અને પછી શ્રેણીમાં રહેલા સંચયકો કે જે દરેક 4 m વ્યાસના છે તે અવાહકથી સારી રીતે આચ્છાદિત થયેલા છે તો બહારની બાજુનો ઉષ્મા વિનિમય ગુણાંક આપેલો છે સંગ્રહ સમય આપેલો છે અને મહત્તમ ન્યુનત્તમ દબાણ પણ આપેલું છે બહારનું તાપમાન આપેલું છે અને બીજુ બધુ તો આપણે શું કરવાનું છે આપણે ટર્ન અરાઉન્ડ કાર્યક્ષમતા ગણવાની છે તો યાદ કરો અહીંયા શું થાય છે અહીંયા પાણીનું દબાણ 200 kPa થી 2000 kPa સુધી થાય છે આટલી ઊર્જા સંગ્રહિત થાય છે અને આપણે એ ઉકેલ્યુ હતું કે યાદ છે તમને ρf અને ρf ખાસ કરીને આપણે સરેરાશ સ્પેસિફિક વોલ્યૂમ લીધેલું અને બે તાપમાન હતા અને આ સંતૃપ્ત સ્થિતિ પર આપણે સ્ટીમ ટેબલ માંથી ગુણધર્મો મેળવેલા તો આ ભાગ આપણે કરી લીધો હતો આ જ કિંમતો લઈને હવે પછી શું થાય છે મારી પાસે 200 kPa 2000 kPa છે અને તેના પ્રમાણે સંતૃપ્ત તાપમાન છે કે જે 212॰C હતું પણ તે સંગ્રહિત થાય છે પછી શું થાય છે તે ઉષ્મા છોડે છે કારણ કે બહારનું તાપમાન 25॰ C છે અને ક્યાં સુધી તે સંગ્રહિત કરશે તે 15 કલાક સુધી સંગ્રહિત કરશે તો ટર્ન અરાઉન્ડ કાર્યક્ષમતા ના સૂત્રનો ઉપયોગ કરો કે જ્યાં પહેલા તમારે ρ Cv ha ની ગણતરી કરવી પડશે તેથી v અને a સિલીંગ રીકલેક્ટિંગ સંચયક માટે છે કદ π d2 4 l છે અને બહારનું ક્ષેત્રફળ π d l છે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરવો પડશે આપણને સમયનો અચળાંક મળશે અને તેને સૂત્રમાં મુકો અને આપણને ટર્ન અરાઉન્ડ કાર્યક્ષમતા મળશે તો રોજે 1000 MWH વિદ્યુત ઊર્જા મેળવવા માટે કેટલા પ્રમાણમાં આપણને તેની જરૂર પડશે તો તે આપણે આ સુત્રનો ઉપયોગ કરીને મેળવી શકીશું તો આપણે એનો તાળો મેળવીએ કે કેટલું ભેગુ થયેલ કદ આપણને જોઈશે અને હું આનો ઉપયોગ ભેગુ થયેલ કદ મેળવવા માટે કરીશ તેથી આપણે આ પ્રેક્ટિસ માટે છોડીએ અને જેની પણ આપણે ચર્ચા કરી તેનો ઉપયોગ આને ઉકેલવામાં કરીએ તો ફરીથી તમારા બધાનો આભાર હવે ખરી રીતે આપણે ઊર્જા સંગ્રહની ચર્ચાનો અંત કરીએ અને હવે પછીના વ્યાખ્યાનમાં આપણે નવો વિષય લઈશું